બરાબર સમીકરણ 36 થી આગળ હવે સમીકરણ 36 તે Pki હતુ PkiVk2Yikcos ik ViVkYikcos ik ki તો આ Pki માટેનું સમીકરણ 36 છે તેથીઅહીં P21છે જે મા k2 i1 ની કિમ્મત સમીકરણ મા મુકવા મા આવે અને જો તમે એમ કરો છો તો સમીકરણ 36 માથી તમને P21 નુ મૂલ્ય 1 744 પર યુનિટ મેગાવોટ મળશે હવે મેગાવોટ મા તે આપણ ને 1 4 મેગાવોટ જો તમે સ્લાઇડ જોશો તો P12અહીં 181 89 મેગાવોટ છે અને તેનો અર્થ એ છે કે તેનો પાવર સકારાત્મક છે અને તે 1 થી 2 તરફ વહી રહ્યો છે અને જો P21હોય તો તે 174 4 મેગાવોટ થાય પરંતુ પાવર 1 થી 2 તરફ વહી રહ્યો છે નહી કે 2 થી 1 તરફ તમારું P12181 89 મેગાવોટ છે તે વિવિધ પ્રતિકારક નુકસાન સૂચવે છે જે આપણે આ પછી જોશું તેથી તેવી જ રીતે તમારું P21 P31 આગળના સમીકરણ 36 નો ઉપયોગ કરીને મેળવી એ ત્યા k 3 i 1 જો તમે આ કીમ્મતો તમે સમીકરણ મા મુકો છો તો P31 1 95 એકમ મેગાવોટ મળેછે કે જે મેગાવોટ મા આપણ ને 1 95100 195 મેગાવોટ મળશે તેથી તેનો અર્થ એ વો થયો કે વહેતી વીજળીનો વાસ્તવિક પ્ર્વાહ 1 થી 3 છે કારણ કે ત્યા માઇનસ સાઇન આવે છે તો આગળ તમારું P32 જેમ તમે આગળ ગણતરી કરી તે જ રીતે તમે આગળના સમીકરણ નો જ ઉપયોગ કરી તમે તમારી ગણતરી કરી શકો છો અને તેમા તમે k 3 i 2 તમારા સમીકરણ મા મુકો અને આને વિસ્તૃત કરો અને બધા મૂલ્યો મૂક્યા પછી તમને મળશે P32 49 6 મેગાવોટ આ બધા પરિણામો ફક્ત બીજા પુનરાવર્તન પછીનાં છે હવે લાઇનમાં વાસ્તવિક વીજ ખોટ કે જે 1 2 1 3 અને 2 3 છે તેથી PLoss12ખરેખર આપણે પહેલાં જોયુ હતુ તે પ્રમાણે આપણે જાણીએ છીએ કે P લાઈન બરાબર P12P21કે જે 181 89 174 4 7 49 મેગાવોટ થાય એ જ રીતે PLoss13બરાબર P13P31 કે જે 200 195 5 મેગાવોટ થાય અને PLoss23બરાબર P23P32 કે જે 49 0349 57 મેગાવોટ થાય તેથી આ તમારા બીજા પુનરાવૃત્તિ પછીના ખોટ માટેનું પરિણામ છે કે જે વાસ્તવિક પાવરની ખોટ બતાવે છે તેવી જ રીતે તમારા રિએકટીવ પ્રવાહની ગણતરી સમીકરણ અને દ્વારા કરવામાં આવે છે તેથી તમારા Q માટેનુ સમીકરણ Qikદ્વારા આપવામાં આવે છે કે જેને સમીકરણ દર્શાવવામા આવ્યુ છે તેથી તમે i 1 k 2 કિમ્મત Qikમૂકો તો તમને મૂલ્ય 0 8948 મળશે પણ આ સમીકરણ મા Qikનો ખરેખર એકમ મેગાવોલ્ટએમ્પીયર છે તેથી જો મૂલ્ય 0 8948 ને 100 વડે ગુણવામા આવશે તો તમને 89 48 મેગાવોલ્ટએમ્પીયરરીએક્ટીવ મા મળશે એ જ રીતે જો તમે Q13 માટે સમીકરણ મા કિમ્મતો મૂકશો તો તમને તેનુ મૂલ્ય 108 8 મેગાવોલ્ટએમ્પીયરરીએક્ટીવ મળશે તો એ જ રીતે તમે Q23 માટેની ગણતરી કરો તેથી હું સીધુ તેના માટે પદ લખી રહ્યો નથી આગળ આ બધી બાબતોને વિગતમાં મેં તમને બરાબર સમજાવ્યું છે તેથી તમે તે કરી શકો છો તેથી ગણતરી કરતા Q23 આપણને તે −47 46 મેગાવોલ્ટએમ્પીયરરીએક્ટીવ મળશે હવે એ જ રીતે સમીકરણ છે જે તમારા Qkiમાટે નીચે મુજબ છે Qki Vk2Yiksin ik ViVkYiksin ik ki Vk2Yik0 તે તમારુ Qikહતુ અને આ Qkiછે કે જે સમીકરણ મા આપવામાં આવ્યુ છે પરંતુ નોંધ લો કે ચાર્જિંગ એડમિટન્સ ને ધ્યાનમાં લેવામાં આવતું નથી તેથી તે 0 હશે તેથી હવે આ પદ 0 થશે અને Qkiમા પણ ચાર્જિંગ એડમિટન્સ 0 થશે તેથી Qkiઆ પદ ગણવામાં આવ્યુ નથી Q21તેથી જો તમે સમીકરણ નો ઉપયોગ કરીને ગણતરી કરો છો તો Q21 74 6 મેગાવોટ આવે છે તે જ રીતે Q31મા તમે બધી કિમ્મતો મૂક્યા પછી ગણતરી કરશો તો તમને મળશે 94 69 મેગાવોલ્ટએમ્પીયરરીએક્ટીવ તેથી પછી તમે ગણતરી કરી Q32મા બધી કિમ્મતો મૂક્શો તો તમને મળશે 48 66 મેગાવોલ્ટએમ્પીયરરીએક્ટીવ ફરીથી એ જ સમીકરણો મા મૂલ્યો મૂકવાના છે તે થી ફરીથી લખ્યાં નથી અને તે હવે સમજી શકાય તેવું આવી રહ્યું છે હવે પહેલાની જેમ લાઇનમાં રિએક્ટિવ પાવરની ખોટ 1 2 1 3 અને 2 3 પરથી આપણ ને QLoss12Q12Q21 પ્રાપ્ત થશે તેથી તમને 14 88 મેગાવાર મળશે તેથી QLoss13 Q13Q31 તમને 14 11 મેગાવાર મળશે અને QLoss23 Q23Q32 તમને 1 20 મેગાવાર નોંધો કે ઉપર આપેલા તમામ પરિણામોની ગણતરી બીજા પુનરાવર્તન પછી જ કરવામાં આવી છે આ તે સમ્સ્યા નુ કન્વર્ઝ પરિણામ નથી તેના માટે તમારે વધુ સંખ્યામાં પુનરાવર્તન કરવું પડશે તેથી તમારે કન્વર્ઝન પરિણામ મેળવવા માટે ટ્રેસ કરવું પડશે મેં જે પણ કન્વર્ઝન પ્રક્રિયા કરી છે આગળ તે ઉદાહરણ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે તેમા બધા બસો PQ પ્રકારનાં બસો હતા હવે આગળ આપણે એક ઉદાહરણ લઇશુ જેમાં આપણે PV બસને ધ્યાનમાં લઈશું અને તમે જોશો કે કેવી રીતે ગૌસ સીડેલ પદ્ધતિમાં PV બસ સમાવી શકીએ છીએ ગૌસસીડલ પદ્ધતિ પછી આપણે ન્યુટન રેફસન પદ્ધતિ પર આવીશું ત્યારબાદ ડીકોપ્લડ અને ઝડપી ડીકોપ્લડ લોડ પ્રવાહ પદ્ધતિ જોઇશુ અને પછી જોઇશુ ટ્રાન્સફોર્મર ના આંટા બદલવા માટેની પાઇ મોડેલની રજૂઆત અને તે પછી હું તમને કહીશ કે P અને PQ નુ લોડ ફ્લો સ્ટડીમાં મહત્વ શુ છે અને કોઈ કેવી રીતે આ કરી શકે છે હવે આગલું ઉદાહરણ 3 છે આ મા પણ આપણે સમાન ડેટા નો ઉપયોગ કરીશુ સિવાય એક વસ્તુ કે જે આ કિસ્સામાં ખરેખર એક સ્લેક બસ છે જે બસ નંબર 1 છેઅહિયા બસ 3 એ એક PQ બસ છે જે પહેલાના લોડ ડેટા 138 6 મેગાવાટની સમાન જ છે અને રિએક્ટિવ લોડ 45 2 મેગાવાર છે અને આ બસ બસ 2 એક PV બસ છે તેથી અહીં બસ 2 ના વોલ્ટેજનુ મેગનિટ્યુડ PV છે માટે બસ P નો ઉલ્લેખ કરવો પડશે અને વોલ્ટેજના મેગનિટ્યુડ નો પણ ઉલ્લેખેલ કરવો પડશે તેથી વોલ્ટેજનુ મેગનિટ્યુડ V2 1 0 એકમ દીઠ તે સ્લાઇડ મા દર્શાવેલ છે અને લોડ 305 6 મેગાવાટ દર્શાવેલ છે તેમજ Pg2પણ 50 મેગાવોટ છે પરંતુ તમે જાણો છો કે અહી બીજી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બસ એટલે કે PV બસ પર તમારે Q રીઍક્ટીવ પાવાર શોધવો પડશે અહીયા Q નુ મૂલ્ય આપવામાં આવતુ નથી તેથી તેનો અર્થ એ કે PQ બસમાં V અને અજાણ્યા છે આ બસ બસ 3 માટે તમારે V3 અને 3 તમારે શોધવા પડશે અને બસ 2 માટે Q અને 2 પ્રાપ્ત કરવું પડશે કારણ કે વોલ્ટેજનુ મેગનિટ્યુડ દર્શાવેલ છે અને વાસ્તવિક પાવર પણ દર્શાવેલ છે તેથી આ સ્થિતિમાં અમે ફક્ત કેટલાક પુનરાવર્તનો બતાવીશું કે જેની મદદ થી તમે નક્કી કરી શકો કે તમારે 2 પુનરાવર્તનો અથવા 3 પુનરાવર્તનો તપાસવા ના છે પરંતુ તેને કેવી રીતે બનાવવુંઅહીં Q ની કંઇ મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં ફક્ત તે બતાવવા માટે કે વસ્તુઓ કેવી રીતે થાય છે તેથીપહેલાં PL2અહીયા 305 6 મેગાવાટ આપવામાં આવેલ છે અને Pg2એ 50 મેગાવાટ આપવામાં આવેલ છે તેથી P2 Pg2 PL2 થશે કે જેમા મુકતા આપણને 255 6 મેગાવાટ જ્વાબ મળે છે અહી P2 2 556 મેગાવાટ પાવર પહેલાની જેમ છે કારણકે આ ફરીથી 3 બસ સમસ્યા છે ઉદાહરણ 3 તેથી એ જ રીતે P3 Pg3 −PL3 તેથી બસ 3 પર કોઈ જનરેટર નથી તેથી આ સમીકરણ 0 138 6 મેગાવોટ એટલે કે 138 6 મેગાવાટ થશે અહીયા તે 100 દ્વારા વિભાજીત થયેલુ છે એટલે હું તેને 100 દ્વારા વિભાજીત કરતો નથી પરંતુ જો તમે 100 દ્વારા વિભાજીત કરો છો અહીયા 100 એમવીએ આધાર છે તેથી 1 386 મેગાવાટ પાવર બરાબર થાય એ જ રીતે Q3માટે પણ Qg3 −QL3કરતા આપણને 45 2 મેગાવાર મળે જો તમે આને 100 દ્વારા વિભાજીત કરો તો તે 0 452 મેગાવર પાવર હશે સ્લેક બસ વોલ્ટેજ 1 05 j 0 0 જે યોગ્ય છે હવે PV વોલ્ટેજ બસનુ મેગનિટ્યુડ V2 એક છે એટલે કે તમે V2 1 j 0 લઈ શકો છો આ કિસ્સામાં આપણે હલ કરવા જે રીત કરીએ અને હું જેને અનુસરું છું તે તેનાથી અલગ પડે છે જુદી જુદી પ્રક્રિયાઓ માટે આ પુનરાવર્તિત પદ્ધતિ છે તો આપણે હવે શું કરીશું કારણ્કે V2 અહીયા 0 છે જોકે આ વોલ્ટેજનુ મેગનિટ્યુડ ખરેખર અચલ છે તેથી તમે ધારો છો કેV20 1j0 જેનો અર્થ છે મેગનિટ્યુડ 1 છે પ્રારંભિક એન્ગલ 0 છે તેથી આવુ આપણે ધારીએ છીએ પરંતુ મેગનિટ્યુડ હંમેશાં અચલ રહેશે તે જ આપવામાં આવે છે અને PQ બસ V30 1 j 0 જે 0 થશે પરંતુ PQ બસ પર V3મેગનિટ્યુડ અને એન્ગલ બંને બદલાશે પરંતુ અહીં મેગનિટ્યુડ બરાબર રાખવી પડશે તેથી આ તમારી બસ 2 એ એક નિયમનકારી બસ છે કે જે PV બસ છે જયાં વોલ્ટેજ મેગનિટ્યુડ અને વાસ્તવિક પાવરનો ઉલ્લેખ કરવામાં આવે છે અને PV બસ માટે પહેલા સમીકરણ 16 ની મદદથી રીએક્ટીવ પાવરને ગણવામાં આવે છે મને શોધવા દો કે સમીકરણ 16 ક્યાં છે અરે તે આ રહ્યુ Pik1nViVkYikcos ik ki Qik1nViVkYiksin ik ki તેથી આ તમારું સમીકરણ 16 છે અને n 3 છે કારણ કે બસ 2 એ તમારી PV બસ છે તેથી તે બસમાં તમને Q2 ની કિમ્મત ખબર નથી તેથી આપણે એ જોવું રહ્યું કે તમે તેને કેવી રીતે પુનરાવર્તિત કરી ને યોગ્ય બનાવી શકો છો તેથી તમે તે શું કરશો કે આ સમીકરણમા n 3 અને i 2 મુકી વિસ્તૃત કરો છો ખરેખર બસ 2 તે PV બસ છે બરાબર તેથી i 2 અને k 1 થી n મૂકો કારણકે ત્યાં 3 બસ સમસ્યા છે તેથી ત્યા n 3 મુકતા તે યોગ્ય રીતે હલ થઈ રહી છે તેથી જો તમે i 2 n માઈનસ મૂકો તો ત્યા બાદબાકી ચિહ્ન આવે છે અહીયા Q2 બરાબર V2 Vk Y2ksin 2k 2k છે અને તેની લીમીટ k 1 થી 3 છે તેથી જો તમે k 1 થી 3 આ સમીકરણમા મૂકો છો અને વિસ્તૃત કરો છો તો તમને આ Q2 બરાબર મળશે માઇનસ V2 V1 Y21 sin 21 21 માઇનસ V22 Y22sin 22 માઇનસ V2 V3 Y23 sin 23 23 જેને સમીકરણ મા નીચે મુજબ લખેલુ છે Q2 V2V1Y21sin 21 21 V22Y22sin 22 V2V3Y23sin 23 23 હવે જો આપણે સમીકરણ ને પુનરાવર્તિત પ્રક્રિયા માટે જોઈશુ કે જે Q2p1 છે આ સમીકરણ મા V2pV1 એ એક સ્લેક બસ છે તેથી તેની કીમ્મત મૂકવાનો કોઈ પ્રશ્ન નથી Y21 વાડુ પદ અહીયા અચલ છે આના પછીનુ પદ sin 21 2p થશે કારણ કે બસ 2 એ PQ બસ છે 2એ અહીયા પણ P થી બદલાય છે તે માટે આપણે 2p 21સમીકરણ મા લીધેલુ છે ખરેખર તે એક સ્લેક બસ એંગલ છે અને તેનુ મૂલ્ય 0 છે હવે પછી નુ પદ માઇનસ V2p અખાનો વર્ગ છે અને અહિયા V2p મા p મૂકવાની ખરેખર જરૂર નથી કારણ કે આ ખરેખર આ બસ 2 એ એક PV બસ છે જે મા વોલ્ટેજનુ મેગનિટ્યુડ અચલ રહેશે તેથી પદ V2નો વર્ગ થશે અહીયા P ગણવામા આવશે નહી તેથી આ પદ 2Y22sin 22 થશે તેથી V2નુ મેગનિટ્યુડ અચલ રહેશે કારણ કે Vpએ તમારો PV બસ છે તેથી V2નુ મૂલ્ય નિશ્ચિત રહે છે તેથી P ની કિમ્મ્ત મૂકવાની જરૂર નથી તો આ પદ V3pY23sin 23 2p3p થશે પરંતુ બસ 2 આગળ 2p મા તમારે Q2p1મૂકવું પડશે અને અહીંયા ત્રીજુ પદ Q2p1છે કારણકે તે બધા PV બસ છે તેથી 1ની કિમ્મત અહી બદલાય છે પરંતુ V2નુ મેગનિટ્યુડ હંમેશા અચલ રહેતુ હોવાથી ત્યા p ને મૂકવાની જરૂર નથી હવે વાય મેટ્રિક્સ એ Q2p1ના ઉદાહરણ માટે સમાન છે તેથી તેમા કોઈ ફેરફાર નથી Q2p1 V2pV1Y21sin 21 2p1 V22Y22sin 22 V2V3pY23sin 23 2p3 તેથી અવા કિસ્સામાં તમારા Y21 મેટ્રિક્સ નુ મૂલ્ય 22 36 મેગનિટ્યુડ અને કોણ 116 6 ડિગ્રી થશે તેવીજ રીતે Y22 મેટ્રિક્સ નુ મૂલ્ય 58 13 મેગનિટ્યુડ અને કોણ 63 4 ડિગ્રી અને Y23મેટ્રિક્સ નુ મૂલ્ય 35 6 ડિગ્રી મળશે હવે પુનરાવર્તનો સેટ p 0 જુઓ હાલમાં આપણે કોઈપણ વોલ્ટેજ ની કંઈપણ ગણતરી કરી રહ્યા નથી ફક્ત આપણે બસ 2 પર Q પાવર ઇન્જેક્શનની ગણતરી કરી રહ્યા છીએ તેથી હવે આપણે જોઈશું કે પુનરાવર્તિત પ્રક્રિયા કેવી રીતે થઇ શકે તેથી આ કિસ્સામાં તમે જ્યારે P 0 હોય ત્યારે Q21 નુ સમીકરણ તમે લખો તો Q21સમીકરણ મા V2pનુ મેગનિટ્યુડ અચલ છે તે થી પહેલા પદ મા P ને ધ્યાનમા લેવામા આવશે નહી તો અહીં બીજુ પદ એટલે કે 2મા પણ મૂક્વાની જરૂર નથી ત્રીજા પદમાં પણ ખરેખર મૂક્વાની જરૂરી નથી તેથી હવે બાકીના પદ 20 20 30 આવે છે ત્યાં બધા પદો મા 1ના કોણ નુ મૂલ્ય 0 છે કારણ કે તે સ્લેક બસ છે અને સ્લેક બસ મા વોલ્ટેજ ના પુનરાવર્તનનો કોઈ પ્રશ્ન નથી કારણ કે તે નિશ્ચિત છે બરાબર તેથી હવે આ મૂલ્યો તમે Q21 મા મૂકો તેથી V1 એ 1 05 અને કોણ 1 જે 0 0 મળે છે V20 નુ મેગનિટ્યુડ ખરેખર 0 હોઈ શકતું નથી કારણ કે મેગનિટ્યુડ હંમેશા અચલ રહેશે એટલે આપણ ને V2 1 0 અને 20 0 0 ડિગ્રી અને V30 1 0 અને 300 0 મળે છે આ બધા ના મુલ્યો તમે Q21મા મૂકો જો તમે મૂલ્યો મૂકો અને તેનુ સાદુરૂપ અપો છો તો તમને Q21નુ મૂલ્ય 1 0067 પ્રતિ યુનિટ મેગાવર આવે છે હવે Q21ની કિંમત બસ 2 પર નેટ ઇન્જેક્ટેડ રિએક્ટિવ પાવર તરીકે લેવામાં આવે છે જે Q2 Q21 1 0067 પ્રતિ યુનિટ MVAr આવે છે તેથી પહેલા આપણે PV બસ માટે રિએક્ટિવ પાવર ઇન્જેક્શનની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આપણે Q2 1 0067 પ્રતિ યુનિટ MVAr બસ 2 માટે રીઍક્ટીવ પાવર ઇન્જેક્શન તરીકે લઈશું બરાબર છે પુનરાવર્તિત પ્રક્રિયા ધ્વારા તમારે આ પ્રાપ્ત કરવું પડશે તેથી Q2 Q21કે જે Q2 ની પ્રથમ પુનરાવર્તનમાં કિંમત છે હું આશા રાખું છું કે તમે આને સમજી શકો છો એકવાર જે ની ગણતરી થઈ જાય છે તેનુ સમીકરણ લખવાને બદલે હું V2 લખી રહ્યો છું બસ 2 એ PV હોવાથી તે બસ 2 નું યોગ્ય મૂલ્ય નથી કારણ કે ત્યા વોલ્ટેજનુ મેગનિટ્યુડ એક છે તેના કારણે હુ Vc2p1લખી રહ્યો છુ અને સમીકરણ Vc2p1 નુ મેગનિટ્યુડ ક્યારેય એક થાય નહીં Vc2p1 1Y22P2 jQ2p1V2p Y21V1 Y23V3p પરંતુ તે જ સમીકરણ હવે હુ લખી રહ્યો છુ 1Y22P2 jQ2 Q2p1 ના છેદ માV2p તેમા થી Y21V1 અને Y23V3p બાદ કરતા આપણને Vc2p1 પ્રાપ્ત થાય છે જ્યારે p 0 મૂકીએ છીએ ત્યારે Vc21બરાબર 1Y22 P2 jQ21 અહીયા Q21 ગણતરી પહેલાથી જ કરવામાં આવેલી છે જે અહીંયા Q21 1 0067 pu MVAr છે અને P2નુ મૂલ્ય પણ તમે પહેલાથી જ જાણો છો તે Y21V1 Y23V30 હતુ આપણે તેને બસ 2 પર નેટ ઇન્જેક્ટેડ પાવર તરીકે લીધેલો હતો હવેપહેલા ની જેમ તમેP2 jQ21ની ગણતરી કરો અને આ આખા પદ નો 1Y22 સાથે ગુણાકાર કરો જેથી તમે P2 jQ21Y22 Y21Y22 Y23Y22ની ગણતરી કરો તેથી જો તમે આવું કરો છો તો તમને P2 અહીં માઈનસ 2 556 મળશે અને Q2 પહેલાથી જ અહીયા 1 0067 ની બરાબર છે તેથી આ બધા મૂલ્યને તમે Y22 વડે ભાગાકાર કરો તો તમને P2 jQ21Y22 નુ મૂલ્ય 0 04725 એંગલ 221 9 ડિગ્રી પ્રરાપ્ત થશે અને આપણને Y21Y22 પહેલાં મળ્યું હતુ જે 0 3846 ની બરાબર છે તેવી જ રીતે Y23Y22 પહેલાં મળ્યું હતુ 0 આ કિમ્મતો ને સમીકરણ Vc21 મા મૂકવામા આવે તો આપણને Vc21 ના મૂલ્યો 0 04725 કોણ 221 9 ડિગ્રી ભાગ્યા V20 વત્તા 0 3846 V1વત્તા 0 6153V30 પ્રાપ્ત થાય તેથી V20 V1 V30 આ બધા જાણીતા છે અને આ મૂલ્યને મૂકીને આપણે Vc21 ગણતરી કરી શકીએ છીએ તે મૂકવામા આવતા Vc210 98396 j0 03155 મળે બરાબર જો તમે તેનુ મેગનિટ્યુડ નીકાળો તો તે ક્યારેય 1 નહી આવે પરંતુ તમારે તેને 1 બનાવવુ પડશે તેથી આપણે ગૌસ સીડેલ પદ્ધતિમા PV બસની વિચારણા કરીશુ કારણ કે V2એ 1 0 પર અચલ રાખવામાં આવેલ છે તેથી આપણે ફક્ત કાલ્પનિક ભાગ Vc21 મેળવવાનો બાકી રહયો છે Q2 ની ગણતરી કરીને તમને જે કાલ્પનિક ભાગ મળ્યો છે તે જાળવી રાખવામાં આવશે પરંતુ Vc21 ની ગણતરી કરવાની છે ચાલો આપણે જોઇએ કે આપણે તે કેવી રીતે શોધીશુ હવે તેનો અર્થ એ કે કાલ્પનિક ભાગ f21આપણે 0 03155 લઈશું બરાબર કારણ કે V2 બરાબર e2 jf2છે આ રીતે આપણે લઈ રહ્યા છીએ એનો અર્થ એ છે કે તમારા V2ની તીવ્રતા e2 અને f2ના વર્ગ ના વર્ગમૂળ જેટલી છે V2e22f22 એનો અર્થ એ કે તમે e22 f22 બરાબર V22 લખી શકો છો એનો અર્થ એ કે e2 બરાબર V22 f22 આવે તો આપણે અહીં તે જ વસ્તુ કરી રહ્યા છીએ તમારો f2અહીંયા 0 તો આ મારો f2 કાલ્પનિક ભાગ Vc21છે અને તેનો વાસ્તવિક ભાગ આ સમીકરણમાંથી પ્રાપ્ત થાય છે e21 હમણાં મેં હમણાં લખ્યું V22 f22ના વર્ગમૂળ બરાબર છે તે જ વસ્તુ V22 f22 પરંતુ V2 આપણે અહીયા 1 પર ફિક્સ રાખ્યું છે તેથી e2 1 02 0 031552 તેથી આપણને e21 0 9995 મળશે તેથીV21 0 03155 લઈશું આ નુ મેગનિટ્યુડ તમને 1 અને એંગલ માઈનસ 1 807 ડિગ્રી મળશે જેનો અર્થ છે કે Q2 ઇન્જેક્શનનો ઉપયોગ કરી આપણને 0 98396 અને 0j0 0315 મળ્યું પરંતુ આ મૂલ્ય આપણે સુધારી દીધું છે આ અભિગમને ધ્યાનમાં લઈનેV21નુ મેગનિટ્યુડ તમને 1 અને એંગલ માઈનસ 1 એટલે આ નો અર્થ એ કે PV બસ હોવાને લીધે V21નુ મેગનિટ્યુડ અચલ છે તે જ રીતે તમારી પાસે બસ 3 PQ બસ છે તેથી તે કિસ્સામાં પહેલાની રીતે જ તમે V3p1 નુ સમીકરણ લખો તો તે V3p1 બરાબર 1 ભાગ્યા Y33માનાંક મા ભાગ્યા V3p માઇનસY33V1માઇનસ Y32V2p1 મળશે આપણે પહેલેથી જ V2p1ની ગણતરી કરેલ છે તેથી હું V2p1લખી રહ્યો છું V2p નહીં V3p11Y33P3 jQ3V3p Y31V1 Y32V2p1 આ સાથે p 0 એV3p1મા મૂકતા આપણને પ્રથમ પુનરાવૃત્તિ સાથેનુ સમીકરણ મળશે V311Y33P3 jQ3V30 Y31V1 Y32V21 તેથી P3 jQ3V30 આ પદ ની તમે પહેલાથી ગણતરી કરી ચૂક્યા છે અને તે Y31V1 Y32V21છે અહીયા પણ આ પદ સમાન જ રહેશે તેથી આ તમામ કિંમતો સમીકરણ V31મા મૂકો તેથી તમને V31 1 0101 એંગલ માઇનસ 2 03 ડિગ્રી મળશે V3એ PQ બસ છે તેથી આનો કોઈ પ્રશ્ન નથી તેથી પ્રથમ પુનરાવર્તન પછી તમને મળ્યું V21બરાબર 1 એંગલ 1 807 ડિગ્રી મલ્યુ આ પરિમાણ PV બસ ને કારણે અચલ રહે છે અને V31આપણને 1 0101 એંગલ 2 03 ડિગ્રી મલ્યુ છે આ પ્રથમ પુનરાવર્તન પછીનું છે હવે ફરીથી તમારે Q2ની બીજા પુનરાવૃત્તિ માટે ગણતરી કરીને તેને શોધવાનું છે માટે તમારેપડશે અને તમારે સુધારણા માટે જવું પડશે તેથી PV બસ ના મેગ્નિટ્યુડ ના વાસ્તવિક વોલ્ટેજ ભાગમા સુધારો કરવો પડશે તેથી જો આવી જ રીતે તમે p1 Q22 ના સમીકરણમા મૂક્શો તો તે અગાઉ જેવુ જ હશે અને તમામ મૂલ્યો 1 0 21 1 807 ડિગ્રી 31 2 03 ડિગ્રી તેમજ V1 1 05 V21 અને V3 પ્રથમ પુનરાવૃત્તિ પછી 1 0101 એકમ દીઠ મળે છે તો આ બધા મૂલ્યો તમે અહીં સમીક્રણ મા મૂકશો અને જો તમે ગણતરી કરો છો તો તમને Q22 એકમ દીઠ 1 0507 મળશે આનાથી તમને Q2 મળશે અને એકવાર તમે આ મેળવી લો પછી એ જ રીતે તમે ગણતરી કરી Vc2મેળવો તેથી તમને Vc2 મળશે કે જે બીજા પુનરાવૃત્તિ પછી આ સ્વરૂપમા હશે આ એક જ વસ્તુ છે ફરી પાછી એની એ જ વાત અહી 0 3846V1અચલ હશે અને 0 3846V1 પણ અચલ છે અને એ મૂલ્યો દ્વવારા તમે Q મેળવશો કે જે આપણ ને 0 04725 અને આ વધુ કે ઓછા પ્રમાણ મા સમાન જ છે લગભગ બધા ખૂબ સમાન જ છે તેથી બધી પ્રારંભિક કિંમતો હવે જાણીતી છે તેથી તમે બધી કિંમતો Vc22 મૂકો તેથી તે કિસ્સામાં Vc22શું મળશે બીજા પુનરાવૃત્તન પછી તે 0 9888 j0 05244 ની બરાબર થાય છે બીજા પુનરાવૃત્તન પછી e22નો આપણે રીઅલ ભાગ લખી શકીએ છીએ હવે રીઅલ ભાગમાં f22 બીજા પુનરાવર્તન પછી e22f22 છે હવે f22 અહીં આપણે માઈનસ 0 05244 લઈ રહ્યા છીએ પરંતુ બસ 2 આગળ e22ના વોલ્ટેજ અચલ છે તેથી તે એક છે તેથી e22 વર્ગમૂળમા 1 0 નો વર્ગ માઇનસ 0 05244 ના વર્ગ બરાબર થશે જે થી e221 02 0 052442 જે 0 9986 આવે છે એટલે V22 ખરેખર 0 9986 j0 005244 રેક્ટેન્ગલ ના રુપ મા મળે તેથી V22 પોલર રુપ મા ખરેખર એક એંગલ માઈનસ 3 ડિગ્રી મળે અહીયા મેગનિટ્યુડ ફરીથી નિશ્ચિત છે પરંતુ કોણ અલગ અલગ છે સમાન રીતે તમે V32 ની ફરીથી ગણતરી કરો બધા પ્રથમ ગાળામાં V32ની કિંમતો અચલ રહેશે ફક્ત V22 ના મૂલ્યોની ગણતરી કરો અને પછી તેના મૂલ્યો બીજા પુનરાવર્તનમાં મૂકો તો તમને V32 મળશે 0093 j0 04619 જેટલુ હશે તેથીV32 એ 1 0103 એંગલ માઈનસ 2 62 ડિગ્રી છે તે બીજા પુનરાવર્તન પછી V22 એ 1 0 મેગનિટ્યુડ અને 3 ડિગ્રીના ખૂણાની બરાબર છે જ્યારેV32એ 1 0103મેગનિટ્યુડ અને 2 62 ડિગ્રી કોણ ના બરાબર છે મેં બીજા પુનરાવર્તન સુધી બધુ પૂર્ણ કર્યું છે તેથી આ બધુ ગૌસ સીડેલ પદ્ધતિ વિશે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે ગૌસ સીડેલ પદ્ધતિનો ઉપયોગ લોડ ફ્લો સ્ટડીઝને હલ કરવામાં કરી શકે છે તેથી ગૌસ સીડેલ પદ્ધતિ મા ફરક એટલો જ છે કે તે કન્વર્જન્સ લાક્ષણિકતા મેળવવા વધુ સંખ્યામાં પુનરાવર્તન લે છે જો સમય હશે તો હું અંતમાં તમને આની સાબિતી બતાવીશ કે ગૌસ સીડેલ પદ્ધતિની કન્વર્ઝન્સ લાક્ષણિકતા રેખીય હોય છે અને ન્યુટન રેફસન પદ્ધતિની કન્વર્ઝન્સ લાક્ષણિકતા દ્વિઘાત હોય છે જો મને એક કલાકનો વધારાનો સમય મળે તો પછી હું તમને સાબિતી બતાવી શકું છું તેથી હવે પ્રશ્ન એ છે કે આપણે જે પણ બે ઉદાહરણો 3 બસની સમસ્યા માટે જોયા તેના માટે તમારે વિશાળ ગણતરીઓ કરવાની જરૂર છે હું તમને વ્યાખ્યાન આપું છું તેથી આ બધી વસ્તુઓ જલ્દી આવી રહ્યા છે પરંતુ જ્યારે તમે તેની ગણતરી કરશો ત્યારે તે વધુ સમય લેશે અને તમારે બધી ગણતરીઓ યોગ્ય રીતે કરવી પડશે અને આ બધા ખૂણા 175183 અથવા 229 માટેની ગણતરી જ્યારે તમે કરતા હોવ ત્યારે કૃપા કરીને કાળજીપૂર્વક તપાસો કે તે બરાબર કોર્ડિનેટસ મા છે કારણકે કેલ્ક્યુલેટરમાં તમે કંઇક લો છો અને આ ખૂણા કેલ્ક્યુલેટર મા કંઇક જુદા હોઈ શકે છે તેથી તમારે તે જોવું પડશે કે તે કયા કોર્ડિનેટસ મા છે અને તેના પ્રમાણે તમારે તમારા ખૂણા લેવા પડશે નહીં તો તમારી ભૂલની સંભાવના છે તેથી આ બધી બાબતો વિશે સાવચેત રહો અને Y મેટ્રિક્સની ગણતરીમા પણ બીજી બાબત એ કે ચાર્જિંગ એડમિટન્સ ને ધ્યાનમાં લેવા મા આવતું નથી પરંતુ તમને અહીયા કેટલાક વિચારો મળ્યાં હશે કે ગૌસ સીડેલ પદ્ધતિનો ઉપયોગ કરીને PQ બસ અથવા PV બસ માટેના લોડપ્રવાહના સમીકરણો નો ઉકેલ કે હલ તમે કેવી રીતે મેળવી શકો છો પરંતુ વિવિધ બસોને ગૌસ સીડેલ પદ્ધતિ માં PV બસો તરીકે માનવામાં આવે છે પરંતુ મેં તમને આ બસ એટલા માટે આપી છે કારણ કે મને લાગે છે કે આ બસનુ ઉદાહરણ એકદમ સરળ છે હવે પછી આપણે ન્યુટન રેફસન પદ્ધતિ લઈશું